સેલ કલ્ચર ટેકનોલોજીની વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી આજે આપણે 8 મા સપ્તાહમાં છીએ જે અનિવાર્યપણે તેનું અંતિમ સપ્તાહ છે તેથી મેં આ અઠવાડિયે જે રીતે ગોઠવણી કરી છે તેમાં 20 થી 21 મિનિટના બહુવિધ નાના મોડ્યુલ હશે અને સપ્તાહ માટે સુનિશ્ચિત આ 5 વર્ગો સિવાય કેટલાક વધારાના મોડ્યુલો હશે જે તેમાં ઉમેરો કરશે જે તમને વર્તમાનને સમજવામાં મદદ કરશે અથવા મારે કહેવું જોઈએ કે હાલમાં સમગ્ર વિશ્વમાં અથવા ઓછામાં ઓછી ઉભરતી સૌથી અદ્યતન તકનીકીઓ જે આગામી 20 થી 25 વર્ષમાં સેલ કલ્ચર ટેકનોલોજીનો ચહેરો ચોક્કસ બદલી નાખશે અને હું ઈચ્છું છું કે તમારા બધાએ તે માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે તે તમારી પેઢી છે જ્યારે તમારે ખરેખર જાણવું પડશે કે આ તકનીકો કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તેથી આજે પ્રથમ વ્યાખ્યાનમાં આપણે છેલ્લા વર્ગમાં શું સમાપ્ત કર્યું તેનું અનુસરણ કરીશું તેથી જો તમને છેલ્લા વર્ગમાં યાદ હોય તો આપણે વિવિધ પ્રકારના સ્નાયુ કોષો વિકસાવવાની વાત કરી હાડપિંજરના સ્નાયુ આપણે કાર્ડિયાક સ્નાયુ વિશે વાત કરી અને આપણે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી કેવી રીતે કામ કરે છે અને સ્નાયુ કેવી રીતે સંકોચાય છે અને બધા વિશે વાત કરી પરંતુ આમાંના મોટાભાગના ઉત્તેજક પેશીઓને સમજવા માટે જે મહત્વનું છે તે ચેતાકોષો હાડપિંજરના સ્નાયુ કાર્ડિયાક સ્નાયુ સરળ સ્નાયુ અમુક એન્ડોક્રાઈન કોષોનો સમાવેશ કરે છે એટલું જ નહીં તેમની પાસે વિદ્યુત પ્રવૃત્તિ પણ છે જે તેઓ ખરેખર યાંત્રિક પ્રવૃત્તિ દર્શાવે છે ખાસ કરીને કાર્ડિયાક મ્યોસાઇટ્સ હાડપિંજરના સ્નાયુ અને મેં તમને હાડપિંજરના સ્નાયુના વિકાસ વિશે કહ્યું જ્યાં તેઓ નાના મ્યોટ્યુબ બનાવે છે અને મ્યોટ્યુબ માયોફાઇબરસ બને છે માયોફાઇબરસ તે બને છે જે તમે મલ્ટીપલ માયોફાઇબરસને સ્નાયુ બનવા માટે એકસાથે જોડતા જોશો તેથી જો તેઓ સંકુચિત પ્રવૃત્તિ બતાવે છે જે યાંત્રિક પ્રવૃત્તિ છે તો કંઈપણ યાંત્રિક પ્રવૃત્તિનું અમુક સ્વરૂપ બતાવશે જે બળ ઉત્પન્ન કરે છે તેથી બળના આધારે વ્યક્તિ આવશ્યકપણે જાણી શકે છે કે તે કયા પ્રકારની સ્નાયુ છે બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત તમને તેની પરમાણુ બાજુએ થોડું લઈ જવું જ્યારે આપણે સ્નાયુઓની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મેં તમને કહ્યું કે સ્નાયુઓ 2 મુખ્ય માળખાકીય પ્રોટીન માયોસિન અને એક્ટિન અથવા એક્ટિન અને માયોસિનથી બનેલા છે તેથી સ્લાઇડિંગ ફિલામેન્ટ ગતિ દરમિયાન એક્ટિન અને માયોસિન સાંકળો એકબીજા પર સરકી રહી છે મેં તમને કહ્યું હતું કે તમે કોઈપણ પાઠ્યપુસ્તક દ્વારા જોઈ શકો છો કે તમે તે કેવી રીતે કાર્ય કરે છે તે શોધી શકો છો અથવા જો તમે ગૂગલ પર જાઓ અને સ્લાઇડિંગ ફિલામેન્ટ સિદ્ધાંત કહો તો તમે તે શોધી શકશો તેથી એક્ટિન અને માયોસિનની એક બીજા પર સરકતી ગતિ એ સ્નાયુ પ્રકારનું કાર્ય છે તેનો અર્થ શું છે તેથી માયોસિન અને એક્ટિન વચ્ચે જે ઝડપ સાથે સ્લાઇડિંગ થઈ રહ્યું છે માયોસિન હેડ્સ દ્વારા સ્નાયુ પ્રકારનું કાર્ય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે ઝડપ નક્કી કરે છે કે તે કયા દરે સંકોચાય છે તેથી જ્યારે આપણે સંકોચન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે આ ચળવળની ગતિ વિશે વાત કરી હતી આપણે અનિવાર્યપણે તે સમગ્ર પ્રક્રિયામાં સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અને તે બળ તેથી મને લખાણમાંથી ઔપચારિક બનાવા દો તેથી આપણે અઠવાડિયા 8 માં છીએ અને વ્યાખ્યાન 1 w 8 l 1 બરાબર તેથી આજે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે સ્નાયુ દ્વારા ઉત્પન્ન બળને માપવાનું છે તે હાડપિંજરના સ્નાયુ હોઈ શકે છે તે કાર્ડિયાક સ્નાયુ હાડપિંજરના કાર્ડિયાક સરળ સ્નાયુ હોઈ શકે છે ઇન વિટ્રો સેલ કલ્ચર સિસ્ટમમાં સ્નાયુ દ્વારા ઉત્પન્ન બળને માપવું આ તે વિષય છે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મેં કયા પ્રકારનાં તમામ મુદ્દાઓ પ્રકાશિત કર્યા છે મેં તમને કહ્યું કે શું તે આના જેવું હાડપિંજર સ્નાયુ છે આના જેવું હાડપિંજર સ્નાયુ અથવા આ કાર્ડિયાક માયોસાઇટ્સ અથવા કાર્ડિયાક પેશી માયોસાઇટ્સ અથવા આના જેવા કાર્ડિયાક પેશી તેઓ એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ્સથી બનેલા છે અને આ એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ્સ એક બીજા ઉપર સરકતા હોય છે એક્ટિન અને માયોસિન અને ત્યાં માયોસિન હેડ્સ છે જે તમને આ રીતે જોડાયેલા જાણે છે તેથી એ જ રીતે અહીં તમારી પાસે એક્ટિન અને માયોસિન છે તેથી હવે અને આ એક્ટિન અને માયોસિન અનિવાર્યપણે આપણે જેને કહીએ છીએ તે તરફ દોરી જાય છે કારણ કે એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ્સ વચ્ચે સ્લાઇડિંગ ગતિ છે એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ્સ વચ્ચેની આ સ્લાઇડિંગ ગતિ સંકોચન તરફ દોરી જાય છે કે આપણે તેના વિશે વાત કરી અને આ સંકોચન કંઈ નથી પણ આ સંકોચનમાં બળ છે હવે આ બળ અનિવાર્યપણે નક્કી કરે છે કે આ બળ કાર્ડિયાક પેશીઓ માટે અલગ છે આ બળ આ હાડપિંજરના સ્નાયુ માટે અલગ છે તેથી જો આને હું fc કહું તો આ કાર્ડિયાક સ્નાયુ માટે f skm cm છે હવે અમારો પડકારજનક પ્રશ્ન એ છે કે તમે આ 2 દળોને ઇન વિટ્રો સેલ કલ્ચર સેટઅપમાં કેવી રીતે નક્કી કરી શકો તો હવે આને સાચવીને આપણે તે કેમ કરી રહ્યા છીએ જ્યારે પણ આપણે કંઇક કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે સૌ પ્રથમ ન્યાય આપવો પડે છે તેથી ઉદાહરણ તરીકે જુઓ કોઈ સ્નાયુબદ્ધ ડિસ્ટ્રોફી માટે દવાઓને તપાસવા અથવા ફિનોટાઇપ્સને તપાસવા કરવા માંગે છે અથવા કોઈપણ પ્રકારની સ્નાયુ સંબંધિત વિકૃતિઓ અથવા અન્ય સ્નાયુ વિકૃતિઓ કોષની વૃદ્ધિ થાય છે કે નહીં અને તે કેવી રીતે વધી રહ્યા છે તે જણવા માટે સેલ કલ્ચર ટૂલ્સની જરૂર છે તે જ રીતે એક સાધનની જરૂર છે તો એક સાધન જ્યાંથી તમે બળને માપી શકો આપણે આ કેવી રીતે કરી શકીએ તેથી ઉદાહરણ તરીકે તમારી પાસે આ અલગ પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ઉંદર છે અલગ મ્યુટન્ટ ઉંદર મ્યુટન્ટ્સ સ્નાયુ ડિસઓર્ડર તમારી પાસે અલગ ઉંદર મ્યુટન્ટ્સ છે જે તમે બરાબર વાપરવા માંગો છો હવે તમે શું કરી શકો છો કે તમે આનો ઉપયોગ મ્યોટ્યુબ વધારવા માટે કરી શકો છો તેથી મેં તમારી સાથે પહેલેથી જ વાત કરી છે કે હાડપિંજરના સ્નાયુના કિસ્સામાં મ્યોટ્યુબ સ્નાયુનું સૌથી નાનું એકમ છે આ મ્યોટ્યુબ છે જે ડીશમાં મ્યોટ્યુબ બનાવે છે અથવા તમે ધારી શકો છો કે તમે દવાઓની તપાસ કરવા માંગો છો તેથી તમારી પાસે આ કલ્ચર છે તેથી તમે વિવિધ પ્રકારની દવાઓ મૂકી રહ્યા છો અને તમે સંકોચન માપવાનું જાણો છો તેથી તમે અનિવાર્યપણે જે કરી રહ્યા છો તે સંકોચન દરમિયાન ઉત્પન્ન થયેલ બળને માપવાથી કરી શકાય છે કોઈ ઉપરોક્ત અસરોનું મૂલ્યાંકન કરી શકે છે હવે વૈશ્વિક સ્તરે એક અલગ પ્રકારની તકનીક છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે હું એક તકનીક બાટવા જઈ રહ્યો છું જે મને તકનીક વિકસાવવાનો એક અભિન્ન ભાગ હોવાનો લહાવો મળ્યો તેને કેન્ટિલેવર્સનું માઇક્રો ફેબ્રિકેશન અને સ્નાયુ દ્વારા ઉત્પન્ન બળ માપવા માટે કેન્ટીલિવર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ અથવા MEMS આધારિત સિસ્ટમ્સ હેઠળ આવે છે જે આજકાલ ઘણી વાર ઉપયોગમાં લેવાય છે તમે બધાએ આ શબ્દ વિશે બાયો MEMS તરીકે ઓળખાતા કેટલાક વખત સાંભળ્યું હશે જ્યાં M એટલે માઇક્રો E એટલે ઇલેક્ટ્રો M મીકેનો અથવા મિકેનિકલ S એટલે સિસ્ટમ્સ માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ બાયો અને જ્યારે આ MEMS પર તમારી પાસે જૈવિક ઘટક હોય તો તે તમારી સાથે સંકલિત થાય છે તમારી પાસે શક્યતા છે અથવા તમારી પાસે તકનીકી જાણકારી છે કે કેવી રીતે અથવા તમારી પાસે સૂક્ષ્મ પ્રણાલીમાં કોઈપણ પ્રકારની યાંત્રિક તેમજ વિદ્યુત ઘટનાને માપવાનો અવકાશ છે કારણ કે તમે બધા જૈવિક નમૂનાઓ સાથે કામ કરો છો જો તે કોષ છે તો આપણે માઇક્રોન ડાયમેન્શન વચ્ચેની કોઇપણ વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તમે જાણો છો કે 10 માઇક્રોન તે 10 માઇક્રોનથી ઓછા હોઈ શકે છે મારો મતલબ 2 માઇક્રોનથી 10 માઇક્રોનથી 100 થી 500 માઇક્રોન છે તેથી આ બધી માઇક્રો સિસ્ટમ્સ છે જો તમે ઘણી નાની સિસ્ટમ નેનો વિશે વાત કરો તો તમારે NEMS પર જવું પડશે નેનો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ તેથી તમે જે પુનર્ગઠન કરી રહ્યા છો તે ખૂબ નાની રચનાઓ છે તેથી તમે આ ઉપકરણોને કઈ શ્રેણીમાં વિકસાવી રહ્યા છો તેના આધારે તેથી આ એવા ઉપકરણો છે કે જેના પર તમે જૈવિક ઘટકને એકીકૃત કરી રહ્યા છો તેથી બીજા શબ્દોમાં આગલી પેઢીની કોષ કલ્ચર જ્યાં તે આગળ વધી રહી છે અને તે જ આપણે આ છેલ્લા કેટલાક વ્યાખ્યાનોમાં ટેક્નોલોજીના ક્ષેત્ર પર વધુ ચર્ચા કરીશું જેમ કે હું મોટે ભાગે અહીં વાત કરીશ માઇક્રો ફેબ્રિકેશન લિથોગ્રાફી માઇક્રો ચેનલ ટેકનોલોજી અમે આ વિશે હિપ્પોકેમ્પલ ન્યુરોન માઇક્રો ચેનલ ટેકનોલોજી અને અદ્યતન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ વિશે વાત કરીશું જ્યાં આપણે અહીં અને ત્યાં પ્લાનર માઇક્રો ઇલેક્ટ્રોડ એરે અને થોડું સાહિત્ય વિશે થોડી વાત કરીશું હું તમને સેલ કલ્ચરમાં ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર અથવા f e ts વિશે આપીશ તેથી ચાલો માઇક્રો ફેબ્રિકેશનથી શરૂઆત કરીએ ખરેખર માઇક્રો ફેબ્રિકેશન ટેકનોલોજી શું છે અને માઇક્રો ફેબ્રિકેશનમાં તે કેવી રીતે કામ આવે છે તેથી થોડીવાર પહેલા જ મેં તમને કહ્યું હતું કે અમે માઇક્રો કેન્ટિલીવર સિસ્ટમ્સ અનિવાર્યપણે પાણી કેન્ટીલિવર્સનો ઉપયોગ કર્યો છે કેન્ટિલીવર બધાએ AFM વિશે સાંભળ્યું જ હશે બરાબર તેથી કેન્ટીલિવર્સ કંઈક આના જેવી કેટલીક રચનાઓ છે તમે પુલ જોયા જ હશે કે તેની વચ્ચે કોઈ થાંભલા નથી તે એક પ્રકારનો લટકતો પુલ છે અને તેઓ કહે છે કે તેઓ કેન્ટિલીવર સિદ્ધાંત પર કામ કરે છે તમારામાંના લોકોએ હાવડા પુલ વિશે જૂના હાવડા પુલ વિશે સાંભળ્યું છે પુલ એક એકલ આધાર સિસ્ટમ નથી તેથી આ તે પુલ છે જે કેન્ટિલીવર સિદ્ધાંત પર આધારિત છે બીજા શબ્દોમાં જ્યાં બધા બળ ઘટકો આ પ્રકારના છે બરાબર છે તેથી કેન્ટીલીવર અનિવાર્યપણે તેથી આ ફક્ત તમારી સમજણ ખાતર જ મેં આપ્યું છે કેન્ટિલીવરમા અનિવાર્યપણે એક ખૂબ જ નજીકની સમાનતા છે જે તમે દોરી શકો તે સ્વિમિંગ પૂલની કલ્પના કરો જ્યાં તમે આ ડાઇવિંગ બોર્ડ્સ જોયા જ હશે ત્યાં ડાઇવિંગ બોર્ડ છે જે તમે જાણો છો કે ત્યાં ઉભા છે અને તે આ રીતે ફરે છે સ્વિમિંગ પૂલના ડાઇવિંગ બોર્ડની કલ્પના કરો તેથી જો આ સ્વિમિંગ પૂલ છે જે તમે અહીં છો તો આ નીચે સ્વિમિંગ પૂલ છે તેથી આ તે છે જ્યાં તમે ઉભા છો તેથી તમે કોઈ વ્યક્તિને અહીં ઉભેલા જોયા હશે અને આ આગળ પાછળ આની જેમ ફરે છે અને પછી આ વ્યક્તિ પાણીમાં કૂદી પડે છે તેથી અનિવાર્યપણે આ લટકતું પાટિયું કે જેના પર આ વ્યક્તિ ફરે છે તેને કેન્ટિલીવર કહેવામાં આવે છે જેને તમે શારીરિક રીતે જોઈ શકો છો હવે તેનો વિચાર કરો હું આ કેન્ટિલીવરનું કદ માઇક્રોનના સ્તર સુધી ઘટાડું છું અને એકવાર હું સ્તરને માઇક્રોન સ્તર સુધી ઘટાડી દઉં છું કે હું તેને 200 માઇક્રોન કહું છું અથવા હું તેને 500 માઇક્રોન કરું છું અથવા હું તેને 100 માઇક્રોન કરું છું હું કેટલું દૂર જવા માંગતો હતો તેના આધારે હું પચાસ સુધી જઈ શકું છું 20 પર જઈ શકું છું ફરીથી આ બધું તમારી જરૂરિયાતો પર આધાર રાખે છે જ્યારે હું આ પ્રકારની માઇક્રો કેન્ટિલીવર વિકસાવીશ તેથી પછી આને નાના યાંત્રિક ઉપકરણો અથવા માઇક્રો કેન્ટિલીવર ઉપકરણો કહેવામાં આવે છે હવે આવા માઇક્રો કેન્ટિલીવર ઉપકરણો પર તમે આવા ઉપયોગ કરી શકો છો તેથી તમે તેને જે રીતે બનાવો છો તેથી બીજો પ્રશ્ન એ છે કે તમે ખરેખર આ પ્રકારની રચનાઓ કેવી રીતે વિકસિત કરો છો તેથી ત્યાં ઘણી રીતો છે જેના દ્વારા તમે તેને કરી શકો છો આપણે જે રીતોને અનુસરી છે તેમાંથી એક ઉદાહરણ તરીકે તમે આની જેમ બ્લોક સ્ટ્રક્ચર લો અમે સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ તેથી હું હમણાં જ સિલિકોનનું ઉદાહરણ આપું છું અને પછી તમે શું કરો છો તમારી પાસે માસ્ક છે જેની પેટર્ન આવી છે તેથી હવે તમે માસ્ક મૂકો અને લેસર અથવા અન્ય ઈચિંગ તકનીકોનો ઉપયોગ કરીને સપાટીને બહાર કાઢવાનું શરૂ કર્યું તમે સતત સપાટીને ખોદી રહ્યા છો જેમ જેમ તમે સપાટીને બહાર કાઢતા રહો તેનું પરિણામ આના જેવું હશે તમારી પાસે માઇક્રો કેન્ટિલીવરનો એક એરે હશે જે ચોક્કસપણે સપાટી પરથી કોતરવામાં આવશે ચોક્કસ ઊંડાઈ પ્રોફાઇલ સાથે જે ત્યાં હશે બરાબર તેથી તેની સાથે સંકળાયેલ ઊંડાણ ઘટક છે અને તે અહીં જોઈ શકાય છે આ ઊંડાણ છે તેથી તે ઊંડાણ અલગ અલગ હોઈ શકે છે હું આ નંબરો વચ્ચે ફરીથી કંઈપણ તમે તેને કેટલું કરવા માંગો છો તેના આધારે તે હજારો માઇક્રોન હોઈ શકે છે જે તમે હંમેશા બદલાવી શકો છો ઓ આ પૃષ્ઠભૂમિ સાથે વર્ગમાં બંધ કરીશ હવે પછી ના વર્ગમાં આપણે તેમાં કેટલાક પેશીઓને એકીકૃત કરીશું અને આપણે જોશું કે સિસ્ટમ શું શક્તિ આપી શકે છે